તેથી હવે પછી જેને તમે સર્કિટમોડેલનું ડેવલપમેંટ કહો છો તે આપણે જોયું છે હવે તમારે એર ગેપ ટોર્ક અને પાવર આઉટપુટ માં પાવર જોવો પડશે તેથી તે પહેલાં ઇન્ડક્શન મશીનની કાર્યપદ્ધતી ના સિદ્ધાંત અંગે આપણે ચર્ચા કરી છે કે જ્યારે રોટર શોર્ટ સર્કિટ થાય છે ત્યારે તે આ છે વસ્તુ એ છે કે રોટર પોતે જ શોર્ટ સર્કિટ થાય છે ત્યારે તે સ્ટેટર મેગ્નેટીક ફિલ્ડની દિશામાં આગળ વધે છે પરંતુ તે ક્યારેય n n s પ્રાપ્ત કરશે નહીં પછી ટોર્ક ખરેખર 0 હશે અને તે પોલ π r માટેનું ફિલ્ડ ફ્લક્સ અને આપણે જેને રુટ કહીએ છીએ તે બંને વચ્ચેનું જોડાણ એકબીજાના સંદર્ભમાં સ્ટેશનરી છે અને આ ડાયાગ્રામ માં જે ટોર્કને f r ની દિશામાં વિકસિત કરશે અને રોટરતે સ્ટેટર મેગ્નેટીક ફિલ્ડની દિશા તરફ n ની સ્પીડ થી ગતિ કરે છે પરંતુ n એ n s કરતા ઓછું હોય છે તે આમ હોય શકે નહી અને તે સ્થિર ગતિ પ્રાપ્ત કરે છે હવે સર્કિટમોડેલના ડેવલપમેંટ પછી વસ્તુઓ જટીલ નથી પરંતુ આપની થોડી સમજણ જરૂરી છે અને તેજ બધુ છે તેથી હવે એર ગેપ ટોર્ક અને પાવર આઉટપુટ તરફનો પાવર જેને ખરેખર આપણે એર ગેપ નો પાવર કહીએ છીએ જે સ્ટેટર ધરાવે છે પછી સ્ટેટર અને રોટરની વચ્ચે રોટર હોય ત્યાં ગેપ હોય છે અને પાવર ખરેખર ઈન્પુટ પાવર જે સ્ટેટર નો ઈન્પુટપાવર છે સ્ટેટરના લોસ છે તે પાવર ખરેખર એર ગેપ દ્વારા પસાર કરવામાં આવશે જ્યાં મેગ્નેટીક ફિલ્ડ છે તેથી તે રોટરને ઈન્પુટ કરે છે તે સ્ટેટર માટે હશે તેથી જ આપણે એર ગેપ નો પાવર કહીએ છીએ તે પાવર ખરેખર એર ગેપ દ્વારા પસાર કરવામાં આવશે જ્યાં મેગ્નેટીક ફિલ્ડ છે તેથી જ આપણે એર ગેપ નો પાવર કહીએ છીએ તેથી આ એર ગેપ નો પાવર જેવા શબ્દો ની કોઈ મૂંઝવણ નથી તેથી જો ડાયગ્રામપર ધ્યાન આપીએ તો આપણે નામકરણ અને બીજી વસ્તુ પર આવીશું જો ડાયગ્રામ માં જુઓ તો આ એક બિંદુ અહીં a અને b છે અને આ બાજુ આ ભાગ સ્ટેટર રેઝિસ્ટન્સ અને રિએક્ટેન્સ છે આ કોર લોસ કોમ્પોનન્ટ છે અને આ મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ છે અને જ્યારે PG by 3 બનાવીશું ત્યારે આ a છે અને આ b છે તેથી તે પાવર ફેઝ પાવર છે આપણે ત્યાં આવેશું કે P a શું છે અને PG શું છે અને આ બાજુ રોટર બાજુ છે આ રિએક્ટેન્સ અને આ r2 by S છે આ ભાગ ને કારણે આ વેરિએબલભાગ છે જે તે સ્લીપ પર આધારિત છે તેથી r2 by S છે હવે ખરેખર આ પાવર જ્યારે ab ને પસાર કરશે ત્યારે આ પાવર રોટર બાજુ નો ઈન્પુટ પાવર હશે તેથી આ કરંટ I1 છે આ કરંટ I2 છે અને આ I 0 છે જે ટ્રાન્સફોર્મર સર્કિટની જેમ જ r2 by S છે કારણ કે તે ફરતું ઉપકરણ છે તેથી આ કિસ્સામાં હવે આ સર્કિટછે આ ટર્મિનલ ab ને પાર કરતો પાવર અને આ ટર્મિનલ I છે જે મેં આકૃતિ 10 માં નિશાનીને જોતાં કહ્યું હતું કે ફેજ દીઠ ઇલેક્ટ્રિકલ પાવર ઇનપુટ છે સ્ટેટર લોસ જે સ્ટેટર કોપર લોસ અને આયર્ન લોસ છે તેથી આ તે I I2 R i તે આયર્ન લોસ છે અને અહીં I12 2 r1 એ સ્ટેટર કોપર લોસ છે અને તેથી તે પાવર જે સ્ટેટરથી રોટરમાં એર ગેપ મેગ્નેટીક ફિલ્ડદ્વારા પસાર થાય છે આ તે n છે એર ગેપ તરફ નો પાવર તરીકે છે અને તેના ૩ ફેજ PG તરીકે છે તેથી આકૃતિ 10 માં PG એ 3 I2 2 I2 2 r2 S હશે જો તમે ડાયગ્રામ જુઓ તો આ PG એ ૩ ફેજ પાવર છે PG ૩ એટલે પાવર ફેઝ તેથી 3 ફેજ પાવર એ 3 I2 2 r2 S હશે મતલબ આ બાજુ છે તેથી એનો અર્થ એ કે પાવર PG એ એર ગેપ નો પાવર છે અહીં લખ્યું છે PG એ એર ગેપ નો પાવર છે જે 3 I2 2 r2 ની બરાબર છે આ મૂળભૂત રીતે રોટર કોપર લોસ છે મતલબ કે રોટર કોપર લોસ ભાગ્યા સ્લિપ તેથી ખરેખર રોટર કોપર લોસ એ સ્લિપ અને PG ના ગુણાકાર બરાબર થાય છે રોટર કોપર લોસ જે સ્લિપ અને PG ના ગુણાકાર બરાબર થાય છે સ્લિપ S છે રોટર કોપર કે જે ખરેખર રોટર કોપર લોસ જેને P c r S PG દ્વારા રજૂ કરી રહ્યા છીએ અને તેથી જો ક્રોસ ગુણાકાર S PG 3 I2 2 I2 કરીએ તો S PG છે તેથી અહીં આપણે લખી શકીએ કે રોટર કોપર લોસ S PG એ 3 I2 2 r2 ની બરાબર છે આ સૂત્ર ૨૦ છે હવે મીકેનિકલ પાવર આઉટપુટ જે ગ્રોસ પાવર છે જે Pm PG છે જે એર ગેપ નો પાવર છે આ કોપર લોસ રોટર કોપર લોસ જે મીકેનિકલ પાવર આઉટપુટ હશે તેથી Pm PG 3 I2 2 r2 થશે પરંતુ PG 3 I2 2 r2 S છે અહીં આ PG ને અહિયાં મૂકો અને 3 I2 2 r2 ને બહાર કોમન લેતા તે 1 S થશે અને આ ભાગ PG છે કારણ કે PG 3 I2 2 r2 S છે તેથી આ ભાગ છે PG જે 1 S PG આ સૂત્ર 21 છે હવે આનો અર્થ એ થયો કે આ ગ્રોસ મીકેનિકલ પાવર આઉટપુટ એ 3 ગણો મતલબ ૩ ફેજ છે તે ખરેખર રેસિસ્ટન્સ એ ખેંચેલો ઇલેક્ટ્રિકલ પાવર r2 1S - 1 છે તેથી આ તે ખરેખર મીકેનિકલ પાવર આઉટપુટ છે આપણે જોશું કે આકૃતિ 10 આકૃતિ 11 ની જેમ દોરવામાં આવી શકે છે જ્યાં r2 એ રીતે રજૂ થાય છે આ r2 S ને r2 r2 1S - 1 તરીકે લખી શકાય છે તેનો અર્થ એ કે r2 ઉમેરો અને r2 બાદ કરો તેથી આ ભાગ લોડ રેસિસ્ટન્સ હશે તેથી જો આપણે કહીએ કે આ મારું x 2 છે આ મારું r2 રોટર રેસિસ્ટન્સ છે અને આ બીજું r2 1S 1 છે ખરેખર તે અહીં લોડ રેસિસ્ટન્સ છે તેથી મારો અર્થ એ નથી કે આ ફક્ત આ સર્કિટમાંથી r2 S છે પરંતુ r2 S એ r2 r2 1S - 1 છે તેથી આ રીતે ગાણિતિક રીતે આ રજૂ કરી શકાય છે તેથી આ અમારું લોડ રેસિસ્ટન્સ છે આ તે આકૃતિ 11 માં લોડ રેસિસ્ટન્સ પણ ચિહ્નિત થયેલ છે હવે સમીકરણ 21 પર થી નોંધ્યું છે કે મીકેનિકલ આઉટપુટ પાવર એ રોટરને આપેલા કુલ પાવર ના o1 S ગણા છે આપણે જોયું કે Pm 1 S PG છે અહીં Pm એ સમીકરણ 21 પરથી 1 S PG છે PG એ એર ગેપ પાવર છે અને pv એ મીકેનિકલ પાવર આઉટપુટ છે જે 1 S PG છે તેથી તે વસ્તુ હું હમણાં જ તેની ભાષામાં લખી રહ્યો છું જ્યારે સમીકરણ 20 મુજબ S નો ભાગ રોટર કોપર લોસ માં ભળી જાય છે જો સમીકરણ 20 પર આવે તો પણ સમીકરણ 20 આ સમીકરણ 20 છે તેથી કોપર લોસ S PG ની બરાબર છે જ્યાં એર અને ગેપ પાવરના ભાગ ને કોપર લોસ કહે છે અને આ Pm એ 1 બાકીનું 1 S PG થશે આપણે મૂળભૂત રીતે PG S PG કહીશું તેથી મૂળભૂત રીતે તે PG રોટર કોપર લોસ થશે તેથી સ્પષ્ટ છે કે જો ખૂબ હાઇ સ્લિપ પર કાર્યરત હોય તો ઇન્ડક્શન મોટરનું હાઇ સ્લિપ ઓપરેશન અત્યંત બિનકાર્યક્ષમ હશે અને બિનકાર્યક્ષમ નો મતલબ કે પ્રથમ તો S PG છે જો S હાઇ હોય એટલે કોપર લોસ S વધારે હોય તો કોપર લોસ વધુ હશે તેથી સમીકરણ 5 થી S 1 nn s છે તેથી તે જ વસ્તુ 1 ω by ω S પણ લખી શકાય છે અને ન્યૂમરેટર અને ડેનોમીનેટરને 2 π વડે ગુણો તેથી તે 2 π n એ ω છે અને તે 2 π n S એ ω S સિંક્રોનસ ગતિ છે તેથી ω 1 S ω લખી શકાય છે જે મિકેનિકલ રેડીયન પ્રતિ સેકન્ડ છે તે આ સમીકરણ 22 છે હવે આ સંબંધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક પાવર ટોર્ક એંગૂલર ગતિ che તેથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક વિકસિત થાય છે અને જો તે ω 1 S ω S બંને બાજુ t ધ્વારા ગુણાકાર કરવામો આવે તો એનો અર્થ એ કે ω T એ 1 S ω S T થાય એ રીતે સૂચવવામાં આવે છે જો આપણે સ્ટેટર રોટર ના ડાયગ્રામ તરફ પાછા ફરીએ તો f 1 f 2 f r અને ટોર્ક ની દરેક વસ્તુની દિશા નિર્દેશ કરે છે જુઓ તેથી ω T 1 S ω S એ T દ્વારા બંને બાજુથી ભાગાયેલું છે અને તે ખરેખર Pm છે કારણ કે Pm ω T છે તેથી અને Pm ω 1 S PG છે તેથી આ ટોર્ક ને કહો 1 S જે આ ના બરાબર છે તેનો અર્થ છે 1 S ω S T 1 S PG છે તેથી 1 S 1 S રદ કરવામાં આવશે તેથી ω S T PG છે તેથી T PGω S તેથી તેનો અર્થ એ કે PG 3 I2 2 r2 S by ω S ન્યૂટન મીટરમાં આ સમીકરણ 23 છે હવે આગળ એક ગણતરી પ્રક્રિયા છે તેથી આ ચોક્કસ સંબંધો ને તેને ધ્યાનમાં રાખવું પડશે જો તેને સરળતાથી ધ્યાનમાં રાખવાની જરૂર ન હોય તો તે હવે ગણતરી પ્રક્રિયા કરી શકે છે તેથી આ કિસ્સામાં આપણે જે કર્યું છે તે છે કે કોર લોસ કમ્પોનન્ટ કાઢી નાખવામાં આવે છે અને સ્ટેટર બાજુ છે આ મેગ્નેટાઈજિંગભાગ છે અને આ x 2 છે આ r2 S છે તેથી જો ફક્ત સર્કિટજોઈએ તો આ ab ભાગને એરગેપ PG નો પાવર આપવામાં આવે છે જે મેં સમજાવી છે તે ab આપવામાં આવે છે તેથી Z f શોધવાનો પ્રયાસ કરો તો આ ખરેખર Z f આપવામાં આવ્યું છે કારણ કે આ ખરેખર સીરીજપેરેલલ સર્કિટછે તેથી આ x 2 r2 S એ r2 S x 2 છે તે j x m સાથે પેરેલલ છે તેથી તે j x m એ r2 to S j x 2 ની પેરેલલ છે જો Rf j x f ના રૂપ માં બનાવીએ તો આ ગણતરી કર્યા પછી રિયલ ભાગ અલગ કરી શકાય છે રિયલ અને ઈમેજનરીભાગને અલગ કરી શકાય છે હું તે કરી રહ્યો નથી હું વિનંતી કરું છું કૃપા કરીને આ કરો તેથી આ તે સિંગલ ફેઝ એસી સર્કિટમાં આ જ વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તેથી PG હવે Rf j x f તેથી PG 3 I1 2 Rf છે કારણ કે જ્યારે આપણે બનાવીએ છીએ જેને કહે છે આને સમકક્ષ આ બનાવો તેથી એર ગેપ માં પાવર 3 I1 2 Rf હશે કારણ કે તે સમયે મારો અર્થ તે છે કે જો હું તેને અહીં બનાવું તો તે અહીં છે તેથી તે સમયે શું થશે તેની સમકક્ષ સર્કિટબનાવો આ મારો r1 છે આ મારો x1 છે અને આ મારો Rf છે અને આ મારો x f છે અને આ સર્કિટક્લોઝ છે અને આ કરંટ છે આ વોલ્ટેજ v છે અને આ વહેતો કરંટ I1 છે આ મારો x1 છે અને આ મારો Rf છે અને આ મારો x f છે તેથી j હું મૂકી રહ્યો નથી તેથી j x1 j x j x f તે સમજી શકાય તેવું છે તેથી તેનો અર્થ એ કે PG આ બિંદુ હશે ખરેખર આ બિંદુ a છે અને આ બિંદુ b હશે તેથી તે જ કરંટ I1 વહે છે તેથી PG એ 3 I1 2 Rf ની બરાબર હશે કારણ કે આ તે મારું Rf છે તે થોડુક Rf છે તેથી તેને થોડુક Rf બનાવો તેથી મારો મતલબ છે કે ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ કે Rf ઓછું Rf તેથી આ નાનો Rf 3 I1 2 Rf છે તેથી ટોર્ક PGω S તેથી 3 I1 2 Rf by ω S લખી શકાય છે અહીં નાના Rf છે તેથી તે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ આ સમીકરણ 24 છે તેથી તેનો અર્થ એ કે આગળ ટોર્ક સ્લિપ લાક્ષણિકતાઓ છે તેથી આ કિસ્સામાં આપણે શું કરીએ છીએ કે ટોર્ક સ્લિપ લાક્ષણિકતા માટેનું સમીકરણ સરળતાથી આકૃતિ 12 ની ડાબી બાજુ સર્કિટની સમકક્ષ થિવેનિન શોધીને મેળવી શકાય છે તેથી આ આંકડો 12 છે આ છે આ આકૃતી 12 તેથી કોને થેવેનિન વોલ્ટેજ કહે છે અને કોને થેવેનિન સમકક્ષ ઇંપેડન્સ કહે છે તે શોધવાનો પ્રયાસ કરો કારણ કે આપણે આ બાજુ આપણે અભ્યાસ કર્યો છે તે મહત્તમ પાવર ટ્રાન્સફર થીયેરમ અથવા થેવેનિનના થીયેરમ કહે છે તો મહત્તમ પાવર પછીથી આવશે તેથી થેવેનિનનો થીયેરમ નો આપણે અધ્યયન કર્યો છે તેથી અહીં બ્રાન્ચ જેમાં આપણે કરંટ શોધવા માટે રુચિ ધરાવીએ છીએ જે પછી બહાર લેવામાં આવે છે તે થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન ઇંપેડન્સ અથવા થેવેનિનને dc સર્કિટથેવેનિન રેસિસ્ટન્સ માટે ગણતરી કરી હતી તે જ રીતે આપણે કરીશું તેથી આની ડાબી બાજુ છે તેથી આ સર્કિટની ડાબી બાજુ આપણે આ જોશું તેથી જ આની ડાબી બાજુની જેમ એરો ચિહ્નિત થયેલ છે તેથી જો તેમ હોય તો ફરીથી સર્કિટજુઓ અને ફરીથી હું સર્કિટમાં નથી જઈ રહ્યો જ્યારે આ સાંભળો કૃપા કરીને સરળ સર્કિટદોરો અને અહીં જે રીતે દોરવામાં આવ્યો છે અને તે મુજબ તે શું કરે છે જે થેવિનિનને શાબ્દિક રીતે r 1 j x1 ના પેરેલલ j x m કહે છે તેથી તેનું સમકક્ષ છે r Thevenin j x Thevenin એકવાર r Thevenin j x Thevenin મેળવો પછી તેની ગણતરી કરો કરંટ ની ગણતરી કરો તેથી VThevenin એ v j x m r1 j x1e x m હશે તેથી આ કિસ્સામાં બન્યું એવું કે મારો મતલબ કે આ કઈક આના જેવુ છે જેમાં અમને રસ છે તેથી આ ભૂલી જાઓ કારણ કે આ બાજુ ત્યાં નથી કારણ કે આપણે VThevenin ની ગણતરી કરવી પડશે મતલબ કે ab માનો વોલ્ટેજ v a b તે અહીં વોલ્ટેજ શું હશે V a b b Thevenin હશે તેથી તે કિસ્સામાં હું કહું છું કે ત્યાં કરંટ વહી રહ્યો છે તે I છે તેથી કરંટ I વિશે આ બીજી વસ્તુઓ ભૂલી જાઓ જે આ ભાગ ત્યાં નથી આ ભાગ ત્યાં નથી તેથી કરંટ I ખરેખર v r1 j x1 x m ની બરાબર છે તેથી તે b Thevenin છે જ્યાં v a b જે j x છે તે ભૂલી જાઓ આ કંઇ નથી આ ભાગ ત્યાં નથી ત્યાં ફક્ત હું આ સીરીજના ભાગને ધ્યાનમાં લઈ રહ્યો છું તો VThevenin x m છે તેથી આ રીએકટન્સ છે xm તેનો અર્થ એ v divided by r1 j x1 x m છે તેથી જ આ VThevenin છે તેથી આ જ વસ્તુ હું અહીં આ VThevenin v j x m r 1 j x1 x m લખી રહ્યો છું હવે મેં બતાવ્યું કે આ સમીકરણ 25 છે સર્કિટપછી આકૃતિ 13 માં આવી જાય છે જેમાં રેફેરન્સ વોલ્ટેજ તરીકે VThevenin લેવાનું અનુકૂળ છે હવે તે થિવેનિન સમકક્ષ છે આ મારું VThevenin છે આ મારો r Thevenin and x Thevenin છે અને આ r2 છે આ r2 S છે આપણે આ જ સર્કિટમાટે r2 જેવા લખી રહ્યા છીએ તે r2 r2 1S 1 છે આ મારો લોડ રેઝિસ્ટન્ટ ભાગ છે અને આ એક વેરીએબલ બતાવવામાં આવ્યો છે કારણ કે આ S બદલી શકે છે કારણ કે સ્લિપ બદલી શકે છે તેથી r Thevenin and x Thevenin છે અને આ બિંદુ ab છે અને પછી આ મૂળભૂત રીતે x 2 r2 S સાથે જોડાય છે પરંતુ r2 S આપણે આ જેમ લખ્યું છે તેથી આ મારું I2 કરંટ છે અને આ મારું વોલ્ટેજ VThevenin સમજી શકાય તેવું છે તેથી હવે આકૃતિ 13 થી જો I2 લખો પછી r Thevenin r2 by S j x Thevenin x 2 લખી શકાય છે અને પછી કરંટ નો મેગ્નીટુડ લો અને પછી I2 2 લો તો તે આવશે I2 2 b Thevenin 2 પહેલેથી જ આપણે સીંગલ ફેઝ સર્કિટનો સીધો અભ્યાસ કર્યો છે આપણે આ કરંટ I2 2 નો મેગ્નીટુડ લખી રહ્યા છીએ અને તે છે I2 2 VThevenin 2 r r Thevenin r2 S whole 2 x Thevenin x 2 whole 2 આ સમીકરણ 26 છે હવે અમે ટોર્ક 3 ω S PG માફ કરશો ટોર્ક p PGω S છે તેથી PG 3 I2 2 r2 S ω S છે તેથી આ મારું 3ω S છે ત્યારબાદ I2 2 આ સમીકરણ માથી અહીં r2 s મૂકો તો આ મારું ટોર્ક સમીકરણ છે આ સમીકરણ 27 છે તેથી જુઓ સમીકરણ 27 તો વોલ્ટેજ અને સ્લિપ ના તરીકે વિકસિત ટોર્ક માટેનું સમીકરણ છે સ્લિપ ના આપેલ મૂલ્ય માટે જો સ્લિપ n હોય તો ટોર્ક એ વોલ્ટેજ જે થેવેનિન વોલ્ટેજ છે તે ના વર્ગ બરાબર થાય જો સ્લિપ ફિક્સ હોય તો ધારો કે સ્લિપ આપવામાં આવે કારણ કે બધા જ પેરામીટર સ્થિર રહેશે તેથી ફિક્સ વોલ્ટેજમાં ટોર્ક સ્લિપ લાક્ષણિકતા આકૃતિ 14 માં દોરેલ છે તેથી આપણે ફક્ત મોટરિંગ ભાગ બ્રેકિંગ ભાગ અથવા જનરેટિંગ ભાગ વિશે થોડું શીખીએ છીએ પરંતુ તે આપવામાં આવે છે પરંતુ અમને તે રસ નથી તેથી આ આકૃતિ મે પુસ્તક માંથી લીધું છે આ ભાગ ખરેખર એક મોટરિંગ ભાગ છે જે આ બાજુ બ્રેકિંગ ભાગ લખવામાં આવ્યો છે અને આ બ્રેકિંગ મોડ છે અને આ વધુ જનરેટ કરે છે અને આ મોટરિંગ મોડ છે તેથી અમે જનરેટિંગ મોડનો અભ્યાસ કરીશું નહીં આપણે બ્રેકિંગ મોડનો અભ્યાસ કરીશું નહીં સ્લીપ n S n divided by n S છે આ રેખાકૃતિ પર નજર નાખો ગતિ જે છે તે આની જેમ છે અને સ્લીપ ની દિશા આ છે હવે કહો n n S માની લો જ્યારે n n S હોય ત્યારે સ્લિપ 0 છે તેથી 0 માટે સ્લિપ 0 છે અને આ બાજુ જ્યારે n 0 છે તે સમયે સ્લિપ 1 ની શરૂઆતી સ્થિતી છે તેથી જ્યારે n 0 છે ત્યારે આ મારું n 0 છે અને આ તે સ્થાન છે જે S 1 છે જો સ્લીપ ડાબી બાજુથી ગતિ કરે છે તો ગતિ એ આ દિશા માં છે અને સ્લિપ આ દિશા માં છે કારણ કે જો n વધતું હોય તો ગતિ વધી રહી છે તેથી જ્યારે n n S હોય ત્યારે આ તે ભાગ છે જ્યાં સ્લીપ 0 છે અને જ્યારે n 0 છે ત્યારે સ્લિપ 1 ની શરૂઆતી સ્થિર સ્થિતી છે તેથી તે એક છે અને અહીં ગતિ 0 છે આ બાજુને મહત્વ આપવાની જરૂર નથી અને આ બાજુ બ્રેકિંગ મોડ અને આ બાજુ જનરેટિંગ મોડ છે તેનાથી થોડુંક સમજૂતી આપવામાં આવશે અને તે બધુ જ છે અને આ બિંદુએ સ્લિપ 1 છે તેથી આપણે શોધીશું કે તે જે પણ ટોર્ક છે તે આ પ્રારંભિક ટોર્ક T S છે અને બીજી બાબત એ છે કે આ આ સ્લિપ છે તે ખરેખર આપવામાં આવી છે જેમ કે આપણે લખીએ છીએ Smax T છે મારો મતલબ કે આ સ્લિપનું મૂલ્ય છે જેના માટે આ ટોર્ક Smax છે જેને બ્રેકડાઉન ટોર્ક કહે છે તેથી આ સ્લિપનું મૂલ્ય છે જેના માટે ટોર્ક Smax છે તેથી Smax T લખીએ છીએ max T એટલે કે આ T ની કિંમત છે જેના માટે તે ટોર્ક Smax છે અને તેને બ્રેકડાઉન ટોર્ક કહેવામાં આવે છે અને આ અહીં સંપૂર્ણ બિંદુ છે સંપૂર્ણ લોડ ઓપરેટિંગ પોઇન્ટ તેથી સ્લિપના નીચા મૂલ્ય પર આ ક્ષેત્ર સીધી લાઇન ડિઝાઇન જેવું કંઈક હશે આનો અર્થ એ છે કે આ બિંદુ એ આ બિંદુ અને આ સ્લીપ પોઈન્ટ વચ્ચે કાર્ય કરશે સ્લીપ વેલ્યુ તે પૂર્ણ લોડ ઓપરેટિંગ પોઇન્ટ છે આ તે છે જે આપણે ટોર્ક સ્લિપ લાક્ષણિકતા દોરી તેથી અને આ બાજુ આપીશું કારણ કે મેં એક પુસ્તક માથી લીધું છે તેથી જ્યારે હું તે બતાવી રહ્યો છું ત્યારે મને લાગે છે કે મારે તે પૂર્ણતા માટે બતાવવું પડશે તેથી જ આ થોડુંક છે પરંતુ હું તે સમજાવતો નથી કારણ કે આ પ્રથમ વર્ષના સ્તરે છે અને તેની કોઈ જરૂર નથી જ્યારે આપણે બીજા અથવા ત્રીજા વર્ષમાં જઈશું ત્યારે આપણે આના કરતાં વિગતવાર બધું શીખીશું બઘું વિગતવાર શીખીશું તેથી જે મે કહ્યું હતું તે આ t max છે જેને આપણે બ્રેક ડાઉન કહીએ છીએ કેટલીક વાર આપણે તેને TBD તરીકે કહીએ છીએ મહત્તમ ટોર્ક ને આપણે TBD કહીએ છીએ બ્રેકડાઉન ટોર્ક અને આ એક મહત્તમ ટોર્ક છે તેથી જ કેટલાક અહીં લખાણ માટે છે મોટરિંગ મોડ અને સ્લિપ 0 અને આ આકૃતિમાંથી એક ની વચ્ચે હશે જુઓ સ્લિપ 0 વચ્ચે હશે અને અહીં તે 1 છે તેથી સ્લિપની આ રેન્જ માટે સર્કિટમોડેલમાં લોડ રેસિસ્ટન્સ એ આકૃતી 13 માં પોજીટીવ છે દેખીતી રીતે ત્યાં એક મીકેનિકલ પાવર આઉટપુટ છે જે ટોર્ક તે દિશામાં વિકસિત થયું છે જેમાં રોટર S 0 પર ફરે છે અને ટોર્ક 0 છે જો અહીં S 0 છે તેથી આ બિંદુએ ટોર્ક 0 છે કારણ કે આ y અક્ષ આ બાજુ ટોર્ક છે અને આ સ્લિપની ગતિ છે તેથી જ્યારે આ ટોર્ક 0 છે ત્યારે આ બિંદુએ છે તેથી તે ટોર્કમાં મેં કહ્યું હતું તે મહત્તમ ટોર્ક છે અથવા બ્રેકડાઉન ટોર્ક TBD મેં કહ્યું છે કે જો તે બ્રેકડાઉન ટોર્કથી વધુ લોડ થશે અથવા સ્લીપ Smax T રોટર મોટર ની ગતિ અટકી જશે અને બીજે વસ્તુ એ કે જ્યારે S1 છે તે સ્થિર સ્થિતિ છે જ્યારે રોટર સ્ટેશનરી હશે ત્યારે સ્થિર સ્થિતિ માં છે ત્યારે ટોર્ક એ પ્રારંભિક ટોર્ક T S I બરાબર છે જે સામાન્ય રીતે ડિઝાઇન કરેલી મોટર માટે આકૃતિમાં બતાવેલ છે અને પ્રારંભિક ટોર્ક એ મહત્તમ ટોર્ક પર ના બ્રેકડાઉન કરતા ઓછું હશે તેથી સામાન્ય ઓપરેટિંગ પોઇન્ટ TBD ની નીચે સારી રીતે સ્થિત છે જે મહત્તમ ટોર્ક છે સંપૂર્ણ લોડ સ્લિપ સામાન્ય રીતે 2 થી 8 ટકા હોય છે તેથી કે TBD એ મહત્તમ ટોર્ક છે અને નો લોડ પર અને કેટલાક ફુલ લોડ પર તે માટે ટોર્ક સ્લિપ લાક્ષણિકતા રેખીય છે તેથી મેં રેખીય ભાગ બતાવ્યો બીજી વસ્તુ એ છે કે આ ખરેખર તો ફક્ત જનરેટિંગ મોડ માટે છે અને સ્લિપ નેગેટિવ છે તેથી નેગેટિવ સ્લિપ સૂચિત કરે છે કે રોટર જે ચાલે છે તેની સુપર સિંક્રોનસ સ્પીડ n એ ns કરતા વધારે છે તેનો અર્થ એ કે મોટર જનરેટર તરીકે ચાલી રહી છે આકૃતિ 3 ના સર્કિટમોડેલમાં લોડ રેસિસ્ટન્સ નેગેટિવ છે જેનો અર્થ છે કે જ્યારે મશીન ટર્મિનલ્સ પર વિદ્યુત પાવર હટાવી લેવા માં આવે છે તો મીકેનિકલ પાવર પર મૂકવી આવશ્યક છે જ્યારે સ્લીપ 1 કરતાં વધારે હશે ત્યારે આપણે બીજા કે ત્રીજા વર્ષ માટે મશીન કોર્સમાં બ્રેકિંગ મોડ શીખીશું મોટર રોટેટિંગ ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં ચાલે છે જે 0 થી ઓછા છે નેગેટિવ એટલે કે રોટેટિંગ ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યો છે મતલબ કે n0 જ્યારે તે વિરોધી દિશામાં ચાલે છે જે મીકેનિકલ પાવર ને શોષી લે છે જે બ્રેકિંગ ક્રિયા છે જે ફક્ત રોટર કોપર માં ગરમી તરીકે શોષી નાખવામાં આવે છે આ પ્રથમ વર્ષ ના સ્તરે બીજું કંઇ નથી હવે આગળ Smax અથવા બ્રેકડાઉન ટોર્ક કેવી રીતે શોધવું તે જોઈશું તેથી સમીકરણ 27 પરથી મારું મહત્તમ ટોર્ક d Td S 0 છે જેના માટે આપણને S Smax T મળશે જો d Td S ને 0 સેટ કરો તો આપણ ને S મળશે જે ખરેખર Smax T r2 છે અને divided by under root r Thevenin 2 x Thevenin x 2 2 છે જે આ સમીકરણ 20 છે હવે જો આ સમીકરણ માં આપણે S કે જે ખરેખર Smax T છે તે મૂકીએ તો આપણ ને T T max 3ω S મળશે મારો અર્થ 0 5 VThevenin 2 divided by r Thevenin root of r Thevenin 2 x Thevenin x 2 2 whole 2 સમીકરણ 29 છે તેથી સમીકરણ 29 પર થી તે જોઇ શકાય છે કે મહત્તમ ટોર્ક રોટર રેઝિસ્ટન્સ r2 થી સ્વતંત્ર છે જ્યારે તે જે સ્લીપ થી થાય છે તે r2 ના સીધા પ્રમાણસર છે તેથી જો તે અહીં જુઓ એનો અર્થ એ કે સ્લીપ સીધી r2 માટે પ્રમાણસર છે અને આ ભાગ રોટર રેઝિસ્ટન્સ r2 થી સ્વતંત્ર છે તેથી આ સમીકરણ 29 છે જે પ્રારંભિક ટોર્ક છે પ્રારંભિક સ્લિપ 1 છે તેથી સમીકરણ 27 થી S 1 મૂકો પછી આ પ્રારંભિક ટોર્ક માટે સમીકરણ મળશે રોટર સર્કિટમાં રેસિસ્ટન્સ ઉમેરવાથી પ્રારંભિક ટોર્ક વધે છે જો રેસિસ્ટર રોટર સર્કિટઉમેરીએ તો આ ખરેખર r2 છે તેથી ધીમે ધીમે તેમાં વધારો કરી શકાય છે સમીકરણ 28 પર થી Smax T 1 માટે મહત્તમ પ્રારંભિક ટોર્ક પ્રાપ્ત થાય છે r2 હવે root over r Thevenin 2 x Thevenin x 2 2 થશે મહત્તમ પ્રારંભિક ટોર્કનું સમીકરણ તે 28 સમીકરણથી પ્રાપ્ત થાય છે જો સુનિશ્ચિત કરો કે જ્યારે S 1 સેટ કરો તો મહત્તમ પ્રારંભિક ટોર્ક પ્રાપ્ત કરી શકાય છે કારણ કે આપણને મળેલ મહત્તમ માટે આ સ્લીપ સમીકરણ છે તેથી તે પ્રારંભ થાય છે VThevenin 1 જો S 1 મુકો તો પછી પ્રારંભિક ટોર્ક r2 એ root over r Thevenin 2 x Thevenin x 2 2 મળે છે જે સમીકરણ 28 થી સમીકરણ 20 છે આ મારું સમીકરણ 28 છે અને સમીકરણ 26 પરથી પછી I2 VThevenin ભાગ્યા આ સમીકરણ પહેલેથી જ મળેલ છે તેથી શરૂઆતમાં S 1 જ્યારે સ્લિપ ૧ હોય તેથી I2 પ્રારંભિક કરંટ VThevenin હશે અહીં S 1 મૂકો તેથી આ સમીકરણ નો અર્થ છે કે બધું જ સીધું છે તેને ધ્યાનમાં રાખવી અને બાકીનું 3 ફેઝ સર્કિટને ઉકેલવા ની જેમ જ માફ કરશો સિંગલ ફેઝ સર્કિટજેવા છે હવે સમીકરણ 33 માટે સ્પષ્ટ છે કે પ્રારંભિક ટોર્ક ઓછું થશે તેથી આગળ આ ખરેખર સ્લિપ રીંગ ઇન્ડક્શન મોટરનો ફાયદો છે કે જેમાં ઉચ્ચ પ્રારંભિક ટોર્ક એ ઓછા પ્રારંભિક કરંટ પર મેળવવામાં આવે છે હવે આપણે અંદાજ માટે જઈશું હવે કેટલીકવાર અનુભવ મેળવવા માટે કે જે ઓપરેશનલ લાક્ષણિકતાનો એક સચોટ જવાબ છે તે માનવું અનુકૂળ છે કે સ્ટેટર ઇંપેડન્સ અવગણવા લાયક છે મતલબ કે જો તેને અવગણીએ તો r Thevenin 0 x Thevenin 0 છે એટલે કે આકૃતિ 13 પર જાઓ હું નથી જઈ રહ્યો તે કિસ્સામાં જે થશે તે VThevenin V મળશે અહીં મેં લખ્યું છે હવે આકૃતિ 12 આકૃતિ 13 અને સમીકરણ 25 જુઓ કૃપા કરીને આ ધારણા સાથે ત્યાં પાછા જાઓ અને r Thevenin 0 અને x Thevenin 0 સમીકરણ 32 માં મુક્તા આપણને I2 Vroot over r2 S2 x 2 2 મળશે જે આ સમીકરણ 34 છે તેથી r Thevenin 0 અને x Thevenin 0 અને VThevenin V ને સમીકરણ 27 માં મુક્તા તે ટોર્ક મળશે 3ω S V 2 r2 S divided by આ સમીકરણ તેથી આ સમીકરણ 35 છે હવે તે કિસ્સામાં S Smax 2 હોય તો S r2 x 2 થઈ જશે જો મારો અર્થ એ છે કે આ ધારણા પર આધારિત Smax t અને r Thevenin 0 અને S Thevenin 0 મુક્તા S Smax t r2 x 2 મળશે તેથી દાખલાઓ ના નિરાકરણ માટે કેટલીકવાર આની જરૂર પડશે તેથી રોટર રેસિસ્ટન્સ ભાગ્યા સ્થિર રોટર રિએક્ટર અને t મહત્તમ ટોર્ક જો તે સમીકરણ માં મૂકવામાં આવે તો 3ω S 0 5 V 2x 2 મળશે આ સમીકરણ 37 છે અને તે જ રીતે પ્રારંભિક ટોર્ક ના તે સમીકરણ માં જો સમાન વસ્તુ મૂકવામાં આવે તો ફક્ત r Thevenin x Thevenin 0 છે અને VThevenin b જે આપશે પ્રારંભિક ટોર્ક 3ω S onto v 2 r2 આ એક સમીકરણ 38 છે પહેલા આપણે વિકસિત કર્યું અને પછી આપણે કેટલીક સરળ ધારણાઓ કરીએ છીએ તેથી મહત્તમ પ્રારંભિક ટોર્ક Smax T 1 એ r2 ની આ સ્થીતી માં પ્રાપ્ત થાય છે અહી r2 x 2 છે અને મારો મતલબ ધારો કે જો પ્રારંભમાં S 1 હોય તો r2 S2 હશે તેથી T મહત્તમ પ્રારંભ કરતું હોય તો તે સમીકરણ માં મુક્તા T max એ 3ω S 0 5 V 2x 2 થશે તેથી આ બધી સરળ વસ્તુઓ છે ફક્ત એક ને બીજી મૂકી અને આ સમીકરણ મેળવશે તેથી ઓછા સ્લીપ પર કેટલાક સંબંધો છે તેથી ઇન્ડક્શન મોટરની રેટ કરેલ પૂર્ણ લોડ સ્લિપની આસપાસ ખૂબ જ ઓછું છે જે x 2 કરતાં 2 S ગણું વધારે છે તેથી આમાં તે x 2 ની સંપૂર્ણ અવગણના કરી શકાય છે તેથી સરળ વિશ્લેષણમાં સમીકરણ 34 પર થી I2 ને S vr2 માં સરળ બનાવી શકાય મારો મતલબ કે આપણે x 2 ની અવગણના કરી રહ્યા છીએ કારણ કે આપણે એમ ધારી રહ્યા છીએ કે S એ x 2 કરતા વધારે છે આગળ સરળ છે અને તેથી હું ફરીથી અને ફરીથી આ સમીકરણમાં નથી જતો ફક્ત લખીશ અને મૂકીશ તો તે મળશે અને એ જ રીતે સમીકરણ આ ધારણા ના આધારે સરળ બનાવે છે હું x 2 0 મૂકીશ અને તે બધુ જ છે તેથી પછી T 3ω S આપણને S v 2r2 મળશે આ સમીકરણ 41 છે તેથી સમીકરણ 41 પરથી અવલોકન કરી શકાય છે કે ટોર્ક સ્લિપ સંબંધ ઓછા સ્લિપના ક્ષેત્રમાં લગભગ રેખીય હોય છે અને જ્યારે સ્લિપખૂબ જ ઓછી હોય ત્યારે ટોર્ક સ્લિપ સંબંધ તદ્દન રેખીય છે તેથી આ તે મહત્તમ પાવર આઉટપુટ જોશું હવે બધા મહત્તમ પાવર કે જેના માટે ઇન્ડક્શન મશીન માટે શું બદલાતું નથી આપણે આ જોશું ઇન્ડક્શન મોટરની ગતિ લોડ સાથે ઘટાડે છે મહત્તમ મીકેનિકલ પાવર આઉટપુટ તે ગતિ સાથે અનુરૂપ નથી તે સ્લિપકે જ્યાં મહત્તમ ટોર્ક વિકસિત થાય છે આકૃતિમાંથી મહત્તમ મિકેનિકલ પાવર આઉટપુટ માટે શરત આપણે જોઈ છે કે મહત્તમ પાવર ટ્રાન્સફર થીયેરમ માં કે જે તે dc સર્કિટમાં અને ac સર્કિટમાં આપણે જોયું છે તે કિસ્સામાં લોડ રેઝિસ્ટન્સ r2 1S 1 છે કે જેને r Thevenin r2 2 x Thevenin x 2 2 ની બરાબર હોવું જોઈએ અમે આકૃતિ 13 પર જઈએ છીએ અને આ સર્કિટને જોઈએ છીએ કે મહત્તમ મિકેનિકલ પાવર આઉટપુટ માટે આ લોડ રેસિસ્ટન્સ આના બરાબર હોવો જોઈએ પરંતુ તે ભૌતિક રીતે શક્ય નથી તેથી મહત્તમ પાવર આઉટપુટ સમીકરણ 42 દ્વારા વ્યાખ્યાયિત સ્લિપને અનુરૂપ મળી શકે જો કે આ સ્થિતિ ખૂબ ઓછી એફીશ્યંસી અને ખૂબ હાઇ કરંટ ને અનુરૂપ છે અને મોટરના સામાન્ય ઓપરેટિંગ ક્ષેત્રની બહાર છે તેથી તે ભૌતિક રીતે શક્ય નથી મહત્તમ પાવર ટ્રાન્સફર થીયેરમ નો ઉપયોગ કરી આકૃતિ 3 પર જાઓ અને સ્થિતિ થી તે બનાવી શકે છે અમે એ પણ જોયું છે કે મહત્તમ પાવર પરીક્ષણ માટે dc સર્કિટ્સમાં પ્રમેય જે r load r Thevenin નથી કારણ કે r2 અહી x 2 માં ઉમેરવામાં આવે છે તે ac સર્કિટછે તેથી જ ઇંપેડન્સ ભાગ ત્યાં છે તો હવે ઠીક છે